શુભ સવાર મિત્રો એન્જિનિયરિંગ મેટ્રોલોજી ના કૉર્સ મા ફરી આપનું સ્વાગત છે આ મોડ્યુલ મા આપણે મેટ્રોલોજી માં સ્ટેટિસ્તિક વિશે ચર્ચા કરીશું તો આ લેક્ચર મા હું જણાવીશ કે ડેટા શું છે અને માપન ના સ્કેલ ક્યાં છે આ ખરેખર ભૌતિક સ્કેલ નથી પણ તે સ્ટેટિસ્તિકલ સ્કેલ છે અથવા તો ડેટા ને કેવી રીતે ગોઠવવા એ વાત છે બરાબર તો આવી રીતે બધું અભ્યાસ કરીશું હું ડાટા અને ઇન્ફોર્મેશન ને સરખાવવા માંગુ છું આં બે શબ્દો વારંવાર એકબીજાની જગ્યા એ ઉપયોગમાં લેવાય છે તમે કદાચ એવું સાંભળ્યું પણ હશે કે આપણી પાસે આં ઇન્ફોર્મેશન છે આપણી પાસે આં ડેટા છે પણ આં બને શબ્દો માં કંઈક અલગ છેહું એ જ ચર્ચા કરીશ અને પછી આપણે ડેટા ના પ્રકારો કવોલીટેટીવ અને ક્વોન્ટીટેટીવ વિશે જોઇશું પછી હું માપન ના સ્કેલ વિશે વાત કરીશ પછી હું સ્વતંત્ર અને સતત ડેટા વિશે કહીશ અને તેનો પ્રોબેબિલીટી અને પ્રોબેબિલીટી વિતરણ મા ઉપયોગ કેવી રીતે છે તે જણાવીશ તે પહેલાં આપણે થોડું જાણી લઈએ કે પ્રોબેબિલીટી શું છે તમે લોકો જાણો જ છોપણ પ્રોબેબિલીટી વિતરણ ની આવૃત્તિ કેવી રીતે ડિઝાઇન કરવી અને તેના પરથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ નિયત કરેલા ડેટા કે જે આપણે ભૌતિક માપન પ્રક્રિયા દ્વારા મેળવેલા છે એની શું અસર પડશે અને તેને આપણે કંઈ રીતે નક્કી કરેલા વિતરણ કરી શકાય અને તેને લગતા ઉપયોગો આવશે તે જોવાના છે તો સૌપ્રથમ આપણે જોઈએ ડેટા શું છે ડેટા એ કિંમતો નો સેટ છે જે ગૌણ માહિતી પરથી કે અવલોકનો પરથી માપન લઇને મે જેમ કીધેલું છે તેમ ડેટા બે પ્રકારનો હોય છે પ્રાથમિક ડેટા અને ગૌણ ડેટા પ્રાથમિક ડેટા એ છે કે જે આપણે માપન ના પ્રયોગ પરથી મળેલી મૂળભૂત માહિતી છે અને પછી આપણે તેના આધારે કિંમતો મેળવીએ છીએ આપણે કીમતોનું અવલોકન કરીએ છીએ અને તેનું રેકોર્ડ કરીએ છીએકે જે લેબોરેટરી મા દર્શાવેલ પ્રાથમિક ડેટા છે આપણે જે પણ કરતા હોય તે બધી પ્રાથમિક માહિતી છે ડેટા જે પહેલાથી રેકોર્ડ થયેલો છે તે ગૌણ ડેટા છેતમે જુઓ તો સ્પીસિમેન સ્ટાન્ડર્ડ એ ગૌણ ડેટા છે તેથી જો હું ડેટા ની વ્યાખ્યા આપુ તો ડેટા એ કિંમતનું સંગ્રહ છે તો આ ગ્રીક શબ્દ ડેતમ પરથી આવેલું છે ડેટમ નો મતલબ જ્યારે પણ હું આં શબ્દપ્રયોગ કરીશ તેનો મતલબ કોઈ એક કિંમત જો હું કહું કે સ્ટાઇલશ ની ઊંચાઈ આશરે 15 થી 17 છે હું અહી તેને 17 cm રાખું છું આ એક કીમત છે અને જો હું એક કરતાં વધું સ્ટાઇલશ લઉ અને તેની ઊંચાઈ લઉ તો જ્યારે હું ઉત્પાદન કરીશ તો તે ડેટા બની જશે બરાબર તોઆં એક ડેટમ છેઆં કિંમતનો સંગ્રહ છે અને જો હું કિંમતો સંગ્રહ કરવાનું ચાલુ રાખું છું તો હજુ સુધી મારી પાસે 17cm 17 1 cm 16 9 cm 17 cm આ ફકત ડેટા છે અને જો હું ડેટા વિશે ઊંડાણમાં જણાવું તો જેમકે એન્જિનિયરિંગ મેટ્રોલોજી ક્ષેત્ર ની બહારનું હોય છે ડેટા ખૂબ બહોળું પદ છે કે જે આંકડાઓ માટે ઉપયોગમાં લેવાય છે આંકડા અથવા કદાચ ખરેખર ડેટા ના બે પ્રકારો કવોલીટેટીવ અને ક્વોન્ટીટેટીવ તેથી ડેટા એ સામાન્યપણે આંકડા કે કોઈ એટ્રીબુટ હોય છે બરાબર તેથી ત્યાં મોટો ડેટા હોય જે ઉદ્યોગો મા વપરાય છે ત્યાં આખી લાઈફ સાઇકલ મા વપરાયેલ ઘણો બધો ડેટા છેહું કહી શકું કે આ કાચા માલથી લઈને પ્રોડક્ટ તૈયાર ની કિંમતો જે ઉદ્યોગની સપ્લાય ચેઈન નો ભાગ છે આપણે મેટ્રોલોજિકલ ઉપયોગ ત્યાં હંમેશા હશે બરાબર જયારે આપણે કાચો માલ લેવાનો હોય આપણે તપાસવું જરૂરી છે કે આપણને જે કાચો માલ મળ્યો તે સ્વીકાર્ય છે કે નહીં આપણે અહી માપન કરવું પડશે અને કેટલીક વાર થોડી ગણતરી પણ કરવી પડશે બરાબર તેથી દરેક જગ્યાએ ડેટા સંગ્રહ થશે તો મોટો ડેટા એ આખી સપ્લાય ચેઈન છે કે જે વેન્ડર છે કીમત શું હશે બજાર ની હિલચાલ શું હશે અને ગ્રાહક શું ચૂકવવા માંગે છે ડેટા ઉત્પાદન પ્રક્રિયા ના બધા જ સંદર્ભમાં જોવા મળે છે પણ આં કોઈ માળખાગત માર્ગ નથી આં બીનમાળખાકિય ડેટા છે તેથી ડેટા સામાન્યપણે બીનમાળખાગત જ હોય છે તેથી વૈજ્ઞાનિક સંશોધન મા કોઈક માહિતી મેળવવા માટે મોટા પાયે ચાલતી સંસ્થાઓ ના સહયોગથી ડેટા એકઠો કરવામાં આવે છે અત્યારે ઇન્ફોર્મેશન શું છે એટલે જ્યારે ડેટા માંથી તમે કઈક શોધી કાઢવા પ્રયાશ કરતા હો અને મૂલ્યાંકન ની જરૂર હોય કેટલીક ગણતરીઓ કરવામાં આવે છે ડેટા ને થોડો ગોઠવણી કરવામાં આવે છે એક સમયે આં ડેટા છે આં બધા 1234 અને 5 એ કોઈક ઉંચાઇ આપેલી છે જો હું તેમની સરેરાશ લઉં તો તે અંદાજે 17 સેન્ટીમીટર આવશે આ ઇન્ફોર્મેશન ની સરેરાશ કીમત છે સરેરાશ આપણી પાસે n સંખ્યા માટેની મીન કિંમત છે જે કોઈક ઉંચાઇ માટે આપેલી છે તે 17 સેન્ટીમીટર છે બરાબર આ ઇન્ફોર્મેશન ડેટા ની ગણતરી કે પછી વિશ્લેષણ દ્વારા મેળવાય છે ત્યાં એક બીજું ટર્મ છે જે હું અહીંયા ચર્ચા કરતો નથી તે નૉલેજ તે એક વ્યક્તિગત વાત છે જેમ કે જ્યારે આપણી પાસે ઘણી બધી માહિતી હશે જેમાં સામાન્યપણે વપરાતો શબ્દ કંઈક આવી રીતે કહેતા હોઈ કે તમને આં સાધન કેમ ચલાવવું તેનું જ્ઞાન છે તે ખરેખર નોલેજ છેતે ઇન્ફોર્મેશન નથીમારી પાસે ઇન્ફોર્મેશન છે અને તેને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નોલેજ અને તેની સાથે સંકળાયેલ તમારા મગજ મા એકઠું થઇ ગયું છે જયારે હું સાધન રાખું છુંમારી પાસે બધી જ વસ્તુનું જ્ઞાન છે કે તેને કઈ રીતે જાળવવા ના છેમારા ડાબા હાથમાં શું રાખવાનું છે તે કઈ રીતે મારો જમણો હાથ ઉપયોગમાં લેવાનો છે જમણો હાથ કોઇ કાર્ય ને વધુ ચોકસાઇ થી કરવા મટે ઉપયોગ કરી શકાય છેતે સચોટ ગતિ મેળવવા માટે અને કેવી રીતે મેળવવી તે સાધન દેખાતા કેવું લાગે છે સાધન નું વાંચન કઈ રીતે લેવું તેઆં બધી વસ્તુઓ જ્યારે આપણે અંતિમ ઉપયોગમાં ઇન્ફોર્મેશન સાથે જોડાઇ જાય છે આ ખરેખર નોલેજ છે બરાબર નોલેજ વ્યક્તિગત છે તેથી કોઈ નીદર્શકકોઈ પ્રેક્ટિસનર લેક્ચરર મેનેજમેન્ટ વ્યક્તિ બધા પાસે અલગ પ્રકારનું જ્ઞાન હશે તેથી આં બધાં વિવિઘ ક્ષેત્રના આંતરસંબંધ જ તે વ્યક્તિને કોઈક ચોકસ શાખામાં તજજ્ઞ બનાવે છે તેથી આં ડેટા અને ઇન્ફોર્મેશન છે સામાન્યપણે આં એક ઝાંખી છે કારણકે આ બંને ટર્મ વારંવાર એકબીજાના વિકલ્પ મા વપરાય છે અને તેને થોડું વધારે સુવ્યવસ્થિત બનાવવા હું તેને થોડું વિશેષ સમજાવીશ તેથી ડેટા એકઠા કરવાની કામગીરી પ્રાથમિક કે ગૌણ સ્ત્રોત પરથી મળે છે ડેટા એનાલિસિસ ની પદ્ધતિ કેટલાક વાતાવરણ ના પરિબળો અને વિવિધ પ્રકારની ઉપલબ્ધતા તથા ડેટા ટ્રઈંગુલસં પર આધારિત છે ડેટા પરકુલેસં જેવી બીજી પદ્ધતિ ની ચર્ચા કરવી જરૂરી છે હવે હું બીજા ભાગ માં કવોલીટેટીવ અને ક્વોન્ટીટેટીવ ડેટા વિશે જોઇશું તે ટર્મ પોતે જ તેના વિશે થોડું કહી જાય છે કવોલીટેટીવ ડેટા ગુણવતા વિશે કહે છે તે લગભગ એટ્રીબુટ જ છે બરાબર હું કહી શકું સારું કે ખરાબ પેન ની ગુણવત્તા સારી છે કે ખરાબ સ્વીકાર્ય છે કે નહિ હા કે ના સાચું કે ખોટું તે જે પણ કહો તમે બરાબર તેથી આં પ્રકારનો ડેટા વિચિત્ર છે હું અહી તેને પણ જણાવીશ તેથી કવોલીટેટીવ ટર્મ એટલે જ્યારે આપણે લક્ષણો વિશે જોઈએ બરાબર હું તેને ફક્ત કવોલીટેટીવ અને ક્વોન્ટીટેટીવ અલગ વહેચિશ બરાબર જ્યારે હું કોઈ માપન વિશે ચર્ચા કરી તો કોઈક ઉંચાઇ કે લંબાઈ હું ત્યાં કહી શકું કે આં લાંબુ છે આં નાનું છે આં મધ્યમ છેઆં ત્રણ કક્ષા છે બરાબર આ લક્ષણો નાનુંમોટું અને મધ્ય કક્ષાનું એવા છે હું તેને બે વિભાગમાં પણ કહી શકું નાનું અને મોટું જ્યારે મધ્ય એ બંનેની વચ્ચે રહેલું થશે તેથી ત્યાં ગમે તે હોઈ શકે જેમ કે રંગ કેવો ડાર્ક કે લાઈટ એટલે ડાર્ક લાઈટ કે પેલ ડાર્ક બરાબર તો પછી તમે કદાચ લાલ પીળો નારંગી એવું કહેશો તો તે પણ કવોલીટેટીવ ડેટા વિશે જ વાત થઇ રહી છે પણ જ્યારે હું પેન્સિલ વિશે વાત કરી તો ધારો કે પેન્સિલ ની ઊંચાઈ 17 સેન્ટીમીટર છે તે લાંબી છેપછી 10 સેન્ટીમીટર એ મધ્યમ છે અને 5 સેન્ટીમીટર એ નાની પેન્સિલ થશે તો પછી જો હું ચોકસ ઉંચાઇ માપિશ તો તે કોઈ સંખ્યા જ થશે અને આં માપન થયું લક્ષણો એ માપન નથીતેનું અવલોકન કરવાનું હોય છે તે 101112131412 513 5 કોઈ પણ સંખ્યા હોઈ શકે બરાબર હું જે સમજાવવા કરી રહ્યો છું તે કે આપણે અહી જથાત્મકત ડેટા ને બીન્સ મા મુકી શકીએ છીએ પણ કવોલીટેટીવ ડેટા મૂકવા માટે ગુણવતા જાણવી જરૂરી છે બરાબર અહીંયા હું તેને ઘણા ભાગોમાં વહેંચી શકું છું બરાબર હું કહી શકું કે 15 કે તેની ઉપર લાંબુ માપન થશે 8 થી 15 મધ્યમ થશે 8 કે તેનાથી ઓછું નાના માપન થશે તેથી ખરેખર 8 અને 15 ની વચ્ચે મધ્યમ હશે મધ્યમ થી વધારે એ લાંબુ થશે 8 થી ઓછા એ નાનું થશે તેથી હું ક્વોન્ટીટેટીવ ડેટા ને બીન મા મૂકું છું તો જે કંઈ પણ સંશોધન આપણે કવોલીટેટીવ ડેટા ના સંદર્ભે થશે તે નાના મોટા હોઈ શકે છેજથ્થા માટે વધુ કે ઓછો એ માહિતી ઉપલબ્ધ હશે તાપમાન ગરમ કે ઠંડુ હોઈ શકે હું કંઇક નવું સંશોધન કરું પણ આપણે અહીંયા શક્તિશાળી સ્ટેટિસ્તિક લાગુ નથી પાડી શકાતું તેમ છતાંસ્ટેટિસ્તિક સાધનો કવોલીટેટીવ ડેટા માટે પણ કાર્યરત છે કારણકે અમુક માપન મા જેમ કે ગો નો ગો ગેજ પણ વાસ્તવમાં ક્વોન્ટીટેટીવ ડેટા પરથી જ મેળવવામાં આવે છે કારણ કે આપણી પાસે ગો છેડાની અને નો ગો છેડાની કિંમતો હોય છે બરાબર પણ કેટલીકવાર ડેટા ક્વોન્ટીટેટીવ હોય છે ડેટા ને મેળવવો શક્ય નથી હોતો બરાબર પણ પછી કવોલીટેટીવ ડેટા પર પણ કાર્ય કરવું પડશે જેનાથી આપણે ચી સ્કવેરડ ટેસ્ટ ની વાસ્તવિકતા જોઇશું અને ચર્ચા કરીશુ પણ આં એક સંશોધન કાર્ય જ છે બરાબર અહીંયા આપણે થોડું અડચણ કરીએ છે કંઈક સમાપ્ત કરીને ચોકકસ કિંમતો આપીશું આ નિયંત્રણ ની હદ્દ છે કે તે કીમત ની ઉપર આપણે સ્વીકાર કરતા નથી તે કિંમતની નીચે પણ સ્વીકાર કરતા નથી તેથી આપણે ક્વોન્ટીટેટીવ ડેટા ના આધારે કંઈક ડિઝાઇન કરી શકીએ તેથીક્વોન્ટીટેટીવ ડેટા સમય ખર્ચ અને પ્રાથમિક ડેટા ના હિસાબે શક્ય હોય ત્યાં સુધી હમેશા વધુ સારો છે અરે આપણે કવોલીટેટીવ ડેટા પર પણ આધાર રાખી શકીએ જો તે સ્વીકાર્ય હોય તોજો તે સમય પર કાર્યકર્તા હોય અને ડેટા મેળવવો ખૂબ ખર્ચાળ હોય ત્યારે આપણે ઘણી વખત ક્વોલિટી ડેટા પર પણ આધાર રાખવો પડે છે એક સમય માટે જ્યારે તમે ગ્લોબલ વોર્મિંગ ડેટા વિશે વિચારો છો બરાબર જૉ હું છેલ્લા સો વર્ષોના તાપમાન વિશે વિચારું તો વિશ્વનું તાપમાન અને વિશ્વના જુદા જુદા દેશો માટે જોઇશું તો તે ક્વોન્ટીટેટીવ ડેટા છે કવોલીટેટીવ માહિતી અથવા ઇન્ફોર્મેશન બહાર આવે તે તાપમાન નો વધારો છે તે વૈશ્વિક ઘટના છે વૈશ્વિક તાપમાનનો વધારો ત્યાં છે ગ્લોબલ વોર્મિંગ પણ અહીંયા છે આં એક વાત થઈ બરાબર ક્વોન્ટીટેટીવ ડેટા એ સચોટ તાપમાન નો અંદાજ ગુણવત્તા ના સંદર્ભમાં છે જો હું તાપમાન નું કહું તો ગરમ કે ઠંડુ એવું હશે જેમ કે હું કાનપુર શહેર ના તાપમાનની વાત કરું તો તાપમાન ક્યાં ઠંડુ કે ગરમ હોઈ શકે ખરેખર તાપમાન કેટલું છે જો મારે કોઈ સાધન દ્વારા માપન કરવાનું થાય કે જે તાપમાન સંવેદનશીલ હોય શું હું તેને ખુલ્લા વાતાવરણમાં કરી શકું કે નહિ તેના માટે મારે વાતાવરણનું સચોટ તાપમાન જાણવાની ફરજ પડશે બરાબર તેથી સોલાર પેનલ માટે સોલાર પ્લાન્ટ મા p v પેનલ કેટલી ગરમી થી પેનલ ગરમ થાય છે તેની વાત જાણો તો તેને જથાત્મક કહી શકાય તો આં થોડા ઉદાહરણો થયા બરાબર તો પછી હવે હું કહીશ કે આં સામાન્યપણે જાણીતું આંકડાશાસ્ત્ર છે સામાન્યપણેઆં આંકડાશાસ્ત્ર મા ઉપયોગ કરી શકાય છે મે હમણાં કહ્યું તે પ્રમાણેખૂબ ઓછા સાધનો ઉપલબ્ધ છે અથવા નહિ કવોલીટેટીવ ડેટા માંથી કદાચ કોઈક ઇન્ફોર્મેશન લગાવી શકાય છે પણ હા જો ડેટા ક્વોન્ટીટેટીવ હોય તો આપણે વિવિધ માહિતી મેળવવા માટે આંકડાશાસ્ત્ર લગાવી શકીએ છીએ અને આપણે કંઈક નિષ્કર્ષ આપી શકીએ બરાબર કવોલીટેટીવ ડેટા નો સેમ્પલ પ્રતિનિધિ નથી ત્યારે ક્વોન્ટીટેટીવ ડેટા મા સેમ્પલ પ્રતિનિધિત્વ કરે છે તો આં કવોલીટેટીવ ડેટા ખરેખર શરૂઆતની સમજ મેળવવા ઉપયોગ થાય છે અને શરૂઆતી સમજ પછી જો આપણે ડેટા ને કવોંતિફાઇડ તો પછી આપણે પ્રયોગ વધું માહિતી મેળવવા આગળ વધારી શકાય અથવા આપણી પાસે વિગતે માહિતી હશે અથવા આગળની ચાલ હશે હવે પછી માપન ના સ્કેલ વિશે છે જે ખૂબ મહત્વના છે જ્યારે હું ડેટા વિશે વાત કરું છું ત્યારે કવોલીટેટીવ અથવા ક્વોન્ટીટેટીવ કવોલીટેટીવ ડેટા કેટલીકવાર કેટેગરી ડેટા અને આ નુમેરિક ડેટા જે ખરેખર અહીંયા 0 1 એવું દર્શાવેલ છે તો જ્યારે ડેટા કેટેગરીમાં કે કવોલીટેટીવ હોય તે બે પ્રકારના હોઈ શકે છે જેમાં નોમીનલ અને ઓર્ડીનલ નોમિનલ ડેટા કંઈ નથી પણ તેના નામ પરથી તમારે ફક્ત એટલું યાદ રાખવું કે તે કોઈક વસ્તુને નામ આપવાનું કહી છે જેમકે સેમ્પલ 1 સેમ્પલ 2 નંબર 3નંબર 4 નંબર 5 આ નામ શું દર્શાવે છે એ ફક્ત મને એટલી જાણકારી આપે છે કે સેમ્પલ ક્રમાંક 4 કયો છે પણ તે શક્ય છે કે હું બીજી કોઈ માહિતી વિના કહી શકું કે સેમ્પલ ક્રમ 4 એ સેમ્પલ 5 થી ચડિયાતો છે કે પછી સેમ્પલ ક્રમ 5 એ સેમ્પલ ક્રમ 1 થી સારી છે અથવા આવી કોઈ વિશિષ્ટ માહિતી નિષ્કર્ષ કાઢી શકીએ ના તો આં ફક્ત નામ છે અહીંયા હું કદાચ ઓપરેટર પણ કહિ શકું ઓપરેટર 1 ઓપરેટર 2 ઓપરેટર 3 આ ખરેખર ઓપરેટરો છે જે માપન લઇ રહ્યાં છે દાખલા તરીકે મારી ફેક્ટરી દિવસના 24 કલાક ચાલુ રહેતી હોય અને કામદારો મશીન પર 8 કલાક પાળી મા કામ કરતા હોય તો પૂરા 24 કલાક મશીન સાચવવા 3 કામદારોએ કામ કરવું પડે છે તો મારે અહીંયા ત્રણેય ઓપરેટર ને નામ આપવું પડે ઓપરેટર 1 ઓપરેટર 2 ઓપરેટર 3 બરાબર જો હું જોઉં કે ઓપરેટર 1 ઓપરેટર 2 જે કામ કરે છે તેના કરતાં ઉચ્ચ કક્ષાનું કરે છે અને ઓપરેટર 3 એ ઓપરેટર 1 અને ઓપરેટર 2 ની વચ્ચે ની કક્ષામાં કામ કરે છે અને તેને આં ક્રમાંક મા ગોઠવો તો આં પ્રકારનો ડેટા ઑર્ડીનલ ડેટા કહેવાશે હવે જો હું કહુ કે પ્રથમ ઓપરેટર નુંઆં ખરેખર નામ છે હું કહી રહ્યો છુ કે ઓપરેટર 1 ની આવડત ઓપરેટર 2 કરતા સારી છે ઓપરેટર 3 ની આવડત મે અગાઉ કીધું તે પ્રમાણે અને તે ઓપરેટર 2 થી નિશ્ચિત મશીન પર કામ કરવા વધુ યોગ્ય છે બરાબર હવે હું કહી શકું કે ઓપરેટર 1 એ કોઇક અમનદીપ રામકુમાર છે આપણે તેઓ માટે કોઈ બીજું નામ આપી શકાય જેમ કે સિદિક્કી શુભમ આં વ્યક્તિ ની આવડત વિશે વાત કરી શકાય તેથી પ્રથમ ઓપરેટર નું આવડતનું ધોરણ એટ્રીબુટ છે અથવા તેને તમે કવોન્ટિફાય કરી શકો જેમ કે તેની skill વધુ સારી છે કે પછી 125 ક્રમ પણ આપી શકાય કે જયાં ચોકકસ પદ્ધતિ થી ત્યાં તે કામ કરવા માટે હોય પણ હું ફક્ત ઓપરેટર 1 ઓપરેટર 2 ઓપરેટર 3 ના નામો વિશે જ વાત કરી રહ્યો છું હવે આં સ્કીલ માટેનો ક્રમાંક છે આ પ્રકારનો ડેટા ઓર્ડીનલ ડેટા કહેવાય છે બરાબર જેમ કે મેં પહેલા કવોલીટેટીવ ડેટા અને ક્વોન્ટીટેટીવ ડેટા પણ ઓર્ડીનલ હોઈ શકે છે કવોલીટેટીવ મા ઓર્ડીનાલ જોઈએ તો દાખલા તરીકે લાંબુ ટૂંકું અને મધ્યમ આ એક ક્રમાંક છે લાંબુ એ મધ્યમ થી મોટું અને મધ્યમ એ નાનાથી મોટું છે બરાબર અને ક્વોન્ટીટેટીવ ડેટા જેમાં ફક્ત માહિતી હોય કે 17 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર થી મોટું અને 10 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર થી મોટું છે હવે આં સ્કેલ નો પ્રકાર છે નોમિનલ સ્કેલ ઓર્ડીનલ સ્કેલ ઓર્ડીનલ સ્કેલ જે નોમિનલ સ્કેલ મા છે આપણે એવું નાં કહી શકીએ કે ઓપરેટર 2 એ ઓપરેટર 1 થી ચડિયાતો છે કે બીજું કંઈ બરાબર પણ હા ઓર્ડીનલ સ્કેલ માં હું ઓપરેટર 1 ને જાણું છું જો હું તેની સ્કીલ ને 1 થી 10 નંબર આપુ તો મને જાણ થશે કે 10 માંથી તેનુ લેવલ 8 છે બીજાનું 10 માંથી 5 છે એવીજ રીતે કોઈકનું 10 માંથી 2 તેથી તેની સાથે ક્રમાંક જોડાયેલ છ તેથી ટી ઓર્ડીનલ સ્કેલ છે આપણે આં સ્કેલ નો ઉપયોગ આપણા નુમેરીકલ પ્રશ્નો માં અને સાથે ઓર્ડીનલ સ્કેલ ની કાર્યપદ્ધતિ અહીંયા દેખાય છે અને ક્વોન્ટીટેટીવ ડેટા માટે બીજો મેટ્રિક સ્કેલ નો પ્રકાર છે હવે પછી મારી પાસે ઇન્ટરવલ સ્કેલ છે અને અંતે છેલ્લો પ્રકાર તે રેશિયો સ્કેલ છે આ બે પ્રકારના સ્કેલ સામાન્યપણે ક્વોન્ટીટેટીવ છે બરાબર તેથી ઇન્ટરવલ સ્કેલ અને રેશિયો સ્કેલ વચ્ચેનો તફાવત કે તેથી ખરેખર ત્યાં કોઈ ક્રમાંક આવેલો છે જ્યાં પ્રથમ પ્રકારનો આં બીજા પ્રકારનો ત્રીજા પ્રકારનોચોથા પ્રકારનો આપણે જેમ પહેલા થી ચોથા સુધી આગળ વધતા જાશું ઇન્ફોર્મેશન ની લિમિટ વધતી જશે આપણે અહિય વધુ સ્ટેટિસ્તિક ટૂલ લગાવી શકાય છે આપણે તેને સારી રીતે વાપરીને તેં પરથી સારી અસર જોવા માટે કરી શકાય તેથી ઇન્ટરવલ સ્કેલ એ ક્વોન્ટીટેટીવ સ્કેલ છે જ્યાં આપેલો ક્રમાંક જેમ કે ઓપરેટર 1 ઓપરેટર 2 ઓપરેટર 3 એવું કઇક આપેલ છે બરાબર હવે જો મારી પાસે તેની ચોકકસ કિંમત હશે તોજેમ કે 852 એવી કિંમતો હોયઆં ઇન્ટરવલ સ્કેલ છે તેથી તે વર્ગીકરણ અથવા ક્રમાંક અથવા અંતર છે પણ તેને કોઈ ઓરીજીન નથી તે મહત્વનું છે અહીંયા આપણી પાસે O અક્ષર પરથી આપણે કહી શકીએ કે તેને ચોકકસ ઓરિજીન છે ઇન્ટરવલ સ્કેલ નું ઉદાહરણ તાપમાન આપી શકાય આપણે તાપમાનને ડિગ્રી℉ ℃ મા કહીએ છીએ તેથીહું કહી શકું કે કોઈ એક પદાર્થનું તાપમાન 25 ડિગ્રી એ કોઈ બીજા પદાર્થનું તાપમાન 20 ડિગ્રી છે જો હું તે બંનેને સાથે મૂકું તો હું એવું કહી શકું કે તેમનું કુલ તાપમાન 45 ડિગ્રી છે ત્યાં બીજું થર્મલ મોડેલ છે જ્યાં તમે બે સાથે જોડાયેલ પાદર્થો આપેલ હોય આપેલ પદાર્થનું મટીરીયલ કયું હશે કુલ સંપર્ક સપાટીની વિસ્તાર શું હશે બંને પદાર્થોની થર્મલ કંડક્ટિવિટી શું છે તેથી બંને પદાર્થોના છેડાના તાપમાન સરખા થવા માટે કેટલો સમય લાગશે અને તે કેન્દ્ર વાતાવરણ ના તાપમાન પર આધાર રાખે છે ત્યા એક મોટું મોડેલ છે જે તેની સાથે જોડાયેલ છે બરાબર પણ સામાન્ય રીતે કહું તો તાપમાન નો ઉમેરો ના કરી શકાય આપણે 100 ડિગ્રી ને સીધેસીધું 25 ડિગ્રી થી ડીવાઈડ પણ ના કરી શકાય બરાબર પણ રેશિયો સ્કેલ કે જ્યારે આપણી પાસે નક્કી 0 રહેલ હોય આપણી પાસે તાપમાન માટે 0 હોતો નથી આપણી પાસે રેશિયો સ્કેલ મા નક્કી 0 હોય છે તે ઘણા બધા ઉદાહરણો છે ત્યાં તેઓ પાસે કોઇપણ મિલીમીટર મા લંબાઈ કે ઉંચાઇ હશે તેથી ઊંચાઈ ઉંમર પછી વજન આં બધું રેશિયો સ્કેલ મા છે આપણે તેઓને કહી શકીએ કે જો મારી પાસે 5 કિલો સફરજન અને હું તેને 5 ભાગમાં વહેંચી નાખું દરેક ને 1 કિલો સફરજન મળશે કારણ કે તે રેશિયો સ્કેલ છે હું તેમ પણ કહી શકું ત્યાં લંબાઇ હોય તો જો ત્યાં 1 મીટર ની લાકડી છે તો મારે બે લાકડી ની જરૂર છે અથવા 33 સેન્ટીમીટર ની ત્રણ લાકડી અથવા 25 સેન્ટીમીટર ની 4 લાકડી હું તેને 4 ભાગો મા કાપી શકું બીજી રીતે કહું તો 100 સેન્ટીમીટર બાઈ 25 એટલે કે 4 તે સચોટ ગુણોત્તર થયો કહેવાય બરાબર તે કારણ થી જ તેને રેશિયો સ્કેલ કહેવાય છેપણ આપણે જો તાપમાન 25 ડિગ્રી હોય તો તેને હું બે ભાગો 12 5 ડિગ્રી મા વહેંચી ના શકાય તે અર્થવિહિન છે બરાબર તેથી તે ઇન્ટરવલ સ્કેલ છે તે રેશિયો સ્કેલ છે માપન ગમે તે હોય આપણે મોટે ભાગે જે રૈખિય માપો લઈએ છીએ તે રેશિયો સ્કેલ મા જ હોય છે તો આપણે તેને કઈ જગ્યા એ લાગુ કરી શકાય આપણે સંભાવના વિતરણ ચર્ચા કરીશુ તે અભ્યાસ માટે આપણે મોટે ભાગે ઇન્ટરવલ સ્કેલ અને રેશિયો સ્કેલ નો ઉપયોગ કરીશુ હું ફક્ત ખૂબ જૂજ આંકડાકીય ટેસ્ટ માટે જ નોમિનલ કે ઓર્ડીનલ સ્કેલ વાપરીશું પણ વધુ પડતું આપણે નુમેરીક ડેટા પર કાર્ય કરશું તેથીઆં નુંમેરિક ડેટા છે જેમ મે કહ્યુંક્વોન્ટીટેટીવ ડેટા ન્યુમેરિક હોય બરાબર સ્કેલ વિશે આપણે વધું ચર્ચા કરીશું પણ છતાં તમને તેના વિશે કોઈ મૂંઝવણ હોય તો પ્રશ્નો મને પૂછી શકો અને તેનો જવાબ વધુ સારી રીતે આપવાનો મારો સર્વ પ્રયાશ કરીશ પણ અત્યારે આપણે આગળ વધવું પડશે આ સ્કેલ ના પ્રકારો ની માહિતી મેળવ્યા બાદ હું બીજા બે પ્રકારનો ડેટા કે જે સતત ડેટા અને અસતત ડેટા તેથી લગભગ 4 પ્રકારના સ્કેલ આપણે ક્યાં પ્રકારના સ્ટેતિસ્તિક માપદંડો કિંમતો શોધવા વાપરી શકીએ છીએ જેમાં રેશિયો દેતની માહિતી મળી રહે નોમીનલ ડેટા મા કોઈ ક્રમાંક હોતો નથી પણ આપણી પાસે ચાર ભાગો માટે આવૃત્તિ વિતરણ હોય છે જેમ કે અહી N O I R બધા માટે હશે બરાબરબીજા મુદ્દામાં આપણે અહીંયા ક્યાં પ્રકારનો સ્ટેટસ્ટીક ઉપયોગ કરીશુ નોમીનલ ડેટા માટે બહૂલક એ મહતમ કિંમત છે પણ સરેરાશ નહિ કારણકે આપણે તેની સરખામણી નથી કરી શકતા અહીંયા આપણી પાસે બહુલક છે બરાબર જો હું જણાવું કે અહીંયા બહુલક શક્ય છે તો હું અહીંયા મઘ્યક મધ્યસ્થબહુલક મૂકી શકું તો બહુલક અહી બધામાં શક્ય છે મધ્યસ્થ એ વચ્ચેની કિંમત છે આપણી પાસે નોમીનલ ડેટા મા મધ્યસ્થ હોતો નથી પણ ઓર્ડીનલ ઈન્ટર્વલ અને રેશિયો સ્કેલ મા વચ્ચેની મધ્યસ્થ કિંમત પણ હોય છે પણ આપણે તેનો ઉમેરો કરીને સરેરાશ કરી નથી શકતા તે શક્ય નથી સરેરાશ શક્ય નથી તેથી આપણી પાસે મધ્યસ્થ છે હું અહીંયા મધ્યસ્થ મૂકીશ અને તે પહેલાં હું Md મધ્યસ્થ અને સરેરાશ ફક્ત નુમેરિક ડેટા મા જ ગણતરી કરી શકાય તેથી આપણે રેશિયો સ્કેલ મા મલ્ટીપ્લય કે ડીવાઈડ કરી શકીએ જેમ કે ત્યાં 20 છે પણ હા આપણે કેટલીક વાર ઈન્ટરવલ ડેટા મા ઉમેરો કે બાદબાકી કરી શકીએ પણ ત્યાં મલ્ટીપ્લય કરવી શક્ય નથી તેથી આં વાત થયી માપન માટેની આવડત ની તો પછી હવે હું થોડો વિરામ લઈશ હું લેક્ચર ના બીજા ભાગ તરફ આગળ વધીશ આપણે સતત અને સ્વતંત્ર ડેટા વિશે જોઈશું અને પછી આપણે સંભાવના વિતરણ જોઇશું હું આં લેક્ચર ને વધુ લાંબો કરવા માંગતો નથી તેથી હવે આપણે પછીના ભાગમાં મળીશુંમિત્રો તમારો ખુબ આભાર